નમસ્તેતો હવે હું એક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યો છું જેને અંતર વ્યક્તિત્વ સંચાર કહેવાય છે સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં આ એક સૌથી મહત્વપૂર્ણ વિષય છે જેમ તમે અંતર વ્યક્તિત્વનો અર્થ સમજી શકો છો તેનો અર્થ છે આપણે આપણી જાત સાથે વાત કરવી આ એક ખૂબજ મહત્વપૂર્ણ અને રસપ્રદ વાત છે કોઈપણ કહી શકે છે કે આ તમામ પ્રકારના સંચારના વર્તન પર આધાર રાખે છે તેથી અન્ય લોકો સાથે અસરકારક સંદેશાવ્યવહાર તરફનું પ્રથમ પગલું એ તમારી જાત સાથે સફળ વાતચીત છે અમે અન્ય લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ અથવા તેઓએ કેવી રીતે વાતચીત કરવી જોઈએ તેની તાલીમ આપીએ તે પહેલાં આપણે સમજવું પડશે કે શું આપણી જાત સાથે વાતચીત ખૂબ અસરકારક છે હવે જ્યારે હું મારી જાત સાથે વાતચીત કરવાનું કહું છું ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે ખૂબ જ રસપ્રદ છે કે જો આપણે આપણી જાતને યોગ્ય રીતે સમજી શકતા નથી તો આપણે સંદેશાવ્યવહારને અસરકારક બનાવવા માટે જરૂરી તે પ્રકારની ગુણવત્તા વિકસાવી શકતા નથી તેથી આપણી જાત સાથે વાતચીતમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે જે હું એક પછી એક સમજાવીશ અને જો આપણને લાગે છે કે અન્ય લોકો સાથે આપણો સંચાર અસરકારક હોવો જોઈએ તો પહેલા આપણે આપણી અંદર સંચાર વર્તન સંબંધિત અમુક ગુણો વિકસાવવા પડશે હવે આંતરવ્યક્તિત્વ સંદેશાવ્યવહાર પોતાની સાથે વાત કરવા પૂરતો મર્યાદિત નથી તેમાં આંતરિક સમસ્યાનું નિરાકરણ આંતરિક સંઘર્ષનું નિરાકરણ ભવિષ્ય માટેનું આયોજન ભાવનાત્મક કેથાર્સિસ પોતાનું અને અન્ય લોકોનું મૂલ્યાંકન અને આપણી જાત અને અન્યો વચ્ચેના સંબંધો જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે તેથી તે એક ખૂબ જ વ્યાપક ખ્યાલ છે જે તમે કહી શકો છો કે તે ફક્ત આપણી જાત સાથે વાત કરવાનું નથી પણ જો તમે સ્વયંને લગતા ઘણા મુદ્દાઓ જાણો છો તો તેમાં આત્મસન્માનનો સમાવેશ થઈ શકે છે તેમાં સ્વ વિભાવના સ્વ પ્રેરણા આત્મ અનુભૂતિનો સમાવેશ થઈ શકે છે સ્વ વિભાવના સ્વ સાથે સંબંધિત ઘણી વસ્તુઓ છે હવે ઉદાહરણ તરીકે આત્મસન્માન જો મારું સન્માન ખૂબ ઓછું હશે તો હું આપણી જાતની અંદર તે પ્રકારનો આત્મવિશ્વાસ વિકસાવી શકીશ નહીં તેથી જો મારી અંદર આત્મવિશ્વાસ ન હોય તો અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે હું કેવી રીતે અસરકારક બની શકું આત્મસમ્માન એટલે શું આત્મસમ્માન એ કંઈ નથી પરંતુ તે કંઈક એવું છે કે બીજાને મૂલ્ય આપતા પહેલા આપણે આપણી જાતને કેટલું મૂલ્ય આપીએ છીએ બીજાના વખાણ કરતા પહેલા આપણે અમુક બાબતો વિકસાવવી પડશે કે આપણે આપણી જાતને કેવી રીતે સમજી શકીએ આપણે કેટલું મૂલ્ય આપીએ છીએ હું પણ મૂલ્યવાન છું હું પણ કંઈક એવું કરી રહ્યો છું જેના પર કોઈને ગર્વ હોવો જોઈએ કારણ કે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા આપણે આપણી અંદર આત્મવિશ્વાસ વિકસાવી શકીએ છીએ કારણ કે દરેક કોમ્યુનિકેશન વર્તણૂક માટે આપણી વાતચીતની વર્તણૂકોને અસરકારક બનાવવા માટે આપણે આત્મવિશ્વાસ વિકસાવવો પડશે અને તે આત્મવિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે આપણે આ સ્વનો તમામ પ્રકારનો વિકાસ કરીશું તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પછી આપણે આ વસ્તુઓને કેવી રીતે વિકસિત કરી શકીએ તેના વિશે થોડી વાત કરીશું સંદેશાઓની તમામ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રક્રિયા વ્યક્તિઓમાં સભાન અને બિન સભાન સ્તરે થાય છે કારણ કે તેઓ પોતાને અને તેમના પર્યાવરણને સમજવાનો પ્રયાસ કરે છે હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણી વસ્તુઓ આંતરિક રીતે થાય છે અને આપણે તે વસ્તુઓ વિશે ખૂબ જ સભાન રહેવું પડશે અને આ વસ્તુઓ પ્રેક્ટિસ દ્વારા વિકસાવી શકાય છે આપણે પ્રેક્ટિસ કરવી પડશે ઉદાહરણ તરીકે સ્વ સૂચનની અમુક રીતો છે ઉદાહરણ તરીકે એવા લોકો છે કે જેઓ હંમેશા એવું અનુભવે છે કે હું સારો નથી હું પરફોર્મ કરી શકતો નથીઅને જો હંમેશાં અમે આ પ્રકારનું વિચારીએ છીએ કદાચ નકારાત્મક રીતે આપણે પ્રગતિ કરી શકતા નથી આત્મ સૂચન કંઈક ખૂબ જ રસપ્રદ છે અને જો આપણે માત્ર થોડી પ્રેક્ટિસ કરી શકીએ ઉદાહરણ તરીકે જો કોઈ સમસ્યા હોયકેટલીક ખામીઓ હોય આપણી નબળાઈઓ હોય તો આપણે હંમેશા જોઈ શકીએ છીએ કે હા હું તે કરી શકું છું હું તે કરી શકીશ જો બીજા કરી શકે તો હું કેમ નહિ અને હું ઘણી વખત પુનરાવર્તન કરું છું આ પ્રકારના વાક્યો અથવા આ પ્રકારના વિચારો આપણા મગજમાં આવે છે તો કદાચ આપણે ચોક્કસ આત્મવિશ્વાસ વિકસાવી શકીએ અને જો તે આત્મવિશ્વાસ તે આત્મવિશ્વાસ સાથે આવે છે જ્યારે તેઓ અમે જે બોલીએ છીએ તેમાં હોય છે તે અસરકારક રહેશે કારણ કે કેટલીક સારી બાબતો અને અમુક બાબતો મહત્વની હોવા છતાં જો આપણે તે બાબતોને અસરકારક રીતે રજૂ કરી શકતા નથી અને તે અસરકારકતા આત્મવિશ્વાસ દ્વારા આવશે કે આત્મવિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે આપણે અંદરથી મજબૂત હોઈશું આપણે દરેક પ્રકારના સ્વભાવને ખૂબ જ અસરકારક બનાવી રહ્યા છીએ પછી અન્ય લોકો સાથે આપણો સંચાર વ્યવહાર યોગ્ય રહેશે આપણે અન્ય કરતા વધુ અસરકારક બનીશું હવે આ એક ખૂબ જ સરળ અને મહત્વપૂર્ણ છે જે કહી શકે છે કે છેતરવામાં સૌથી સરળ વ્યક્તિ પોતાની જાતને છે હવે જ્યારે આપણે બીજાને છેતરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણી તૈયારીની જરૂર પડે છે એટલે કે આપણે ક્યારે જૂઠું બોલીએ છીએ તે યાદ રાખવું પડશે અને પછી જો તે જ પુનરાવર્તન થશે તો આપણે ખૂબ જ સજાગ રહેવું પડશે કે હું બોલી રહ્યો છું તેથી બીજાને છેતરવું બીજા સાથે જૂઠું બોલવું તે ખૂબ જ અઘરું કામ છે અને તેથી જ તમારામાંથી ઘણા લોકોને જૂઠું કેવી રીતે બોલવું તે અંગે જાગૃતિ કે સતર્કતા અથવા અમુક પ્રકારની તાલીમની જરૂર છે વાતચીતમાં કેટલીકવાર તે વ્યવહારિક હેતુઓ માટે ખૂબ જ હોય છે જૂઠું બોલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે હંમેશાં સત્ય બોલવાનું શરૂ કરો છો તો જીવન નરક બની જશે ઉદાહરણ તરીકે આપણે દરરોજ લોકો સાથે વાતચીત કરીએ છીએ અને શું આપણને ગમે છે આપણે ફક્ત ઔપચારિકતા ખાતર વ્યક્તિને પસંદ નથી કરતા આપણે કહીએ છીએ કે હેલો સર અથવા હેલો મેડમ ગુડ મોર્નિંગ તમે કેમ છો અને પછી અમે કહીએ છીએકે હું મજામાં છું અને તમને મળીને ખૂબ જ આનંદ થયો પણ અંદરથી આપણને એ વ્યક્તિ ગમતી નથી અંદરથી કદાચ હું અમુક પ્રકારના ખૂબ જ નકારાત્મક શબ્દો અથવા ક્યારેક અપમાનજનક ભાષાનો ઉપયોગ કરું છું પરંતુ અમે ચહેરા પર બોલી શકતા નથી તેથી તમામ વ્યવહારુ હેતુઓ માટે આપણી આજની ક્રિયાપ્રતિક્રિયામાં આપણે જૂઠું બોલીએ છીએ અને તે અમુક અંશે જરૂરી પણ હોઈ શકે છે નહિંતર જીવન ખૂબ મુશ્કેલ હશે એનો મતલબ એવો નથી કે જ્યારે પરિસ્થિતિ એવી માંગ કરે છે કે ના ના આપણે સત્ય બોલવું છે પણ અહીં એ સમજવા જેવું એ છે કે વ્યક્તિને છેતરવું એ સૌથી સહેલું છે એનો અર્થ એ છે કે તમે આંતરિક વિચારો જાણો છો અમારી પાસે ઘણા આંતરિક વિચારો છે અને અમે વચનો આપીએ છીએ આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકાય છે ધારો કે આપણામાંથી ઘણા લોકો જ્યારે નવું વર્ષ ૩1મી ડિસેમ્બર અથવા 30મી ડિસેમ્બર શરૂ થાય છે ત્યારે આપણે ઘણા બધા સંકલ્પો લઈએ છીએ કે પહેલી જાન્યુઆરીથી આપણે આ કરીશું અથવા આપણે આ કરીશું નહીં જેઓ ધૂમ્રપાન કરે છે તેઓ વચન લે છે કે નવા વર્ષની પહેલી જાન્યુઆરીથી હું ક્યારેય ધૂમ્રપાન કરીશ નહીં કે આ વસ્તુ કે તે વસ્તુ નહીં કરું હવે પ્રથમ જાન્યુઆરી આવે છે તે વ્યક્તિ જે પણ નિર્ણય લીધો હોય તે અંગેના વચન વિશે વિચારે છે અને પછી થોડા દિવસો પછી ધારો કે કેટલાક મિત્રો આવે છે અને તેઓ ધૂમ્રપાન કરવા માટે સિગારેટ આપી રહ્યા છે તે વ્યક્તિ ભૂલી જાય છે અને આદત પ્રમાણે પછી તે ફરીથી તે જ વસ્તુ પર જાય છે અહીં તમે તમારી જાતને છેતરતા જાણો છો તેનું ઉદાહરણ છે આ ખૂબ જ સરળ છે ઘણી વખત અમે એવા વચનો પણ લઈએ છીએ કે વિદ્યાર્થીઓ યોજના પણ કરે છે કે તેઓ આ રીતે કરશે તેઓ કસરત કરશે તેઓ સવારે ઉઠશે તેઓ ચાલવા જશે તેઓ સમય બગાડશે નહીં પરંતુ શું થાય છે તેઓ ભૂલી જાય છે તેથી આ રીતે કોઈ કહી શકે કે આપણે છેતરાઈ રહ્યા છીએ અમુક આદતો વિકસાવવા માટે આપણી પાસે ખૂબ જ મજબૂત ઈચ્છા શક્તિ હોવી જોઈએ કારણ કે એવું કહેવાય છે કે જૂની આદતો સખત મૃત્યુ પામે છે આ હકીકત અને સત્ય છે પરંતુ આપણી પાસે એવા લોકોના ઉદાહરણો છે કે અચાનક એક સરસ સવારે તેઓએ અમુક ખરાબ ટેવો કરવાનું બંધ કરવું પડે છે ઉદાહરણ તરીકે કહો કે ધૂમ્રપાન અને મદ્યપાન એવા વ્યક્તિઓ છે જેઓ વારંવાર ધૂમ્રપાન કરતા હતા પરંતુ અચાનક કંઈક થાય છે અને તેઓ કાયમ માટે બંધ થઈ ગયા છે તે કેવી રીતે થયું આવું એટલા માટે થયું કારણ કે તેમની પાસે તીવ્ર ઈચ્છા હતી તેમની પાસે તે કરવા માટે ખૂબ જ મજબૂત ઈચ્છાશક્તિ હતી તેથી આપણે આદતો વિકસાવવી જોઈએ અને આપણે હંમેશા આપણી જાતને છેતરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ જ્યારે પણ આપણે આંતરિક અને બાહ્ય ઉત્તેજનાનું મૂલ્યાંકન અને પ્રતિક્રિયા કરીએ છીએ ત્યારે આંતરવ્યક્તિત્વ સંચાર થાય છે હવે હું આગળ સમજાવવા માંગુ છું કે આ આંતરવ્યક્તિત્વ સંચાર કેવી રીતે થાય છે આંતરવૈયક્તિક સંચાર તમે બધા સમજો છો કે હા આ બે વ્યક્તિઓ વચ્ચે બે જૂથો વગેરે વચ્ચે હોઈ શકે છે તે સામાન્ય રીતે યુગ્મીય કોમ્યુનિકેશન છે પરંતુ આંતરવ્યક્તિત્વનો અર્થ એ છે કે તે વ્યક્તિ જે મોકલનાર છે અને પ્રાપ્ત કરનાર તે જ વ્યક્તિ છે તેથી આપણી અંદર ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે અને અહીં આ બે શબ્દો છે જે આંતરિક અને બાહ્ય ઉત્તેજના છે હવે હું કેટલાક ઉદાહરણો આપીશ ઉદાહરણ તરીકે બાહ્ય ઉત્તેજના પર્યાવરણમાં ઘણી બધી વસ્તુઓ બની રહી છે ઉદાહરણ તરીકેજો તમને ભૂખ લાગી હોય અને બાજુના રૂમમાં અથવા નજીકના વિસ્તારમાં સારો ખોરાક રાંધવામાં આવતો હોય અને ખૂબ જ સારી ગંધ આવી રહી હોય તો આપણી ભૂખ વધે છે અને ક્યારેક તમને ખબર પડે છે કે તમારા મોંમાં પાણી આવી જાય છે કે તરત જ અમારે ખોરાક લેવો જોઈએ તેથીઆ બાહ્ય ઉત્તેજના છે અથવા ક્યારેક અને આપણે ચાલતા હોઈએ છીએ અને અચાનક આપણને આપણી રુચિનું સંગીત સંભળાય છે અને મને તે સંગીત ગમે છે ત્યારે આપણે તેમાં સામેલ થઈએ છીએ અને ગીતનું પુનરાવર્તન પણ શરૂ કરીએ છીએ અને કેટલીકવાર કેટલાક લોકો થોડું થોડું કે સૂંઘીને નાચવા લાગે છે તેથી પર્યાવરણમાં ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે અને તેને બાહ્ય ઉત્તેજના કહેવામાં આવે છે કેટલાક ખૂબ જ સારા ઉદાહરણો હોઈ શકે છે કે તમે જાણો છો કે અમે કેટલાક નાના બાળકોને જોયા છે તેઓ ટીવી જોઈ રહ્યા છે કોઈ રમત અથવા કંઈક કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને વચ્ચે કેટલીક જાહેરાતો આવે છે અને ધારો કે ચોકલેટ કે મેગી કે નૂડલની જાહેરાત હોય તો શું થાય કે જે ક્ષણે તમને ખબર પડે કે આ પ્રકારની જાહેરાત આવે છે તેઓ તરત જ રડવા લાગે છે ઓહ તેઓ તરત જ તે વસ્તુ માંગે છે અને માતા કે પિતાને પૂછવા લાગે છે કે તરત જ તેઓને અમુક પ્રકારની વસ્તુઓ જોઈએ છે અને અચાનક ભૂખ લાગે છે તેથી પર્યાવરણમાં આપણી પાસે ઘણાં ઉત્તેજક ઉત્તેજના કુટુંબ છે અને તે આંતરિક રીતે જાય છે એટલે કે સંચાર અંદર જાય છે અને તે મુજબ તે થઈ રહ્યું છે હવેઆંતરિક ઉત્તેજના વિશે જાણીએઘણી વખત આંતરિક શું છે એવું બને છે કે આપણા શરીરની અંદર આપણે વાતચીત કરી રહ્યા છીએ હું કેટલાક ઉદાહરણ કહી શકું છું ધારો કે તમે સૂઈ રહ્યા છો અને રાત્રે અચાનક તમને લાગે છે કે તમારું શરીર ગરમ થઈ રહ્યું છે મતલબ કે તમને તાવ આવે છે અને તમે ઉઠો છો અને પછી શરીરની અંદર આ તાવ આપણા જ્ઞાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચે છે અને તરત જ લાગે છે કે તમારે કોઈ પ્રકારની દવા લેવી જોઈએ અથવા તમે ડૉક્ટર પાસે જઈ શકો છો ઘણી બધી વસ્તુઓ આંતરિક રીતે થાય છે જે ફક્ત આપણે જ અનુભવી શકીએ છીએ આપણે વાત કરી રહ્યા છીએ અને અચાનક લાગે છે કે હા મને તરસ લાગી છે મારું ગળું સુકાઈ રહ્યું છે તેથી આપણને પાણીની જરૂર છે ને ભૂખ લાગી છે તેથી આપણા જ્ઞાનતંતુઓ દ્વારા મગજને સંદેશો પહોંચાડવામાં આવે છે કે હા મને ખાવાની જરૂર છે તેથી આ આંતરિક છે તેથી આંતરિક ઉત્તેજના અને બાહ્ય ઉત્તેજના તે શરીરની અંદર અને બહાર પર્યાવરણમાં બનતી વસ્તુઓ છે અને આ ઉત્તેજનાઓ દ્વારા આપણને સંદેશો મળી રહ્યો છે અને આ આંતરવ્યક્તિત્વ સંચારનો એક ભાગ છે આંતરવ્યક્તિત્વ સંદેશા આપણા ભૌતિક સ્વ ભાવનાત્મક સ્વ સામાજિક સ્વ સ્વ વિભાવના મૂલ્યો માન્યતાઓ અને વલણને ટૂંકમાં આપણા સમગ્ર વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે આમ આંતરવ્યક્તિત્વ સંદેશાવ્યવહારનો ઇતિહાસ પોતાને જાણવાથી શરૂ થાય છે એક કહેવત છે તમારી જાતને જાણો આપણી જાતને જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો હું તેનાથી થોડું આગળ જઈશ તો તેને આધ્યાત્મિક શબ્દમાં સ્વને જાણવું કહેવાય છે કારણ કે ત્યાં ચોક્કસ ધર્મ અથવા ચોક્કસ આધ્યાત્મિક વિચારસરણી છે તેઓ માને છે કે આપણે શરીર નથી આપણે આત્મા છીએ તેથી સ્વની આ વિભાવના તેઓ આત્મા સાથે સંબંધિત છે એટલે કે શરીર અને આત્મા આ બે અલગ અલગ વસ્તુઓ છે અને જો આપણે યોગ્ય રીતે સમજીએ તો આપણું જીવન વધુ અર્થપૂર્ણ બની શકે છે આપણી વિચારવાની પ્રક્રિયા સરળ બનશે અને આપણે જટિલ માનવ વર્તન અને પ્રકૃતિને સમજવા માટે વધુ સારી સ્થિતિમાં હોઈશું આ તમામ પ્રકારના સ્વ જેનો હું ઉલ્લેખ કરી રહ્યો છું જેમ કે ભાવનાત્મક સ્વ લોકો ભાવનાત્મક બુદ્ધિ વિશે વાત કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે બીજાની લાગણી અને પોતાની લાગણીને કેવી રીતે સમજવી આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એવું નથી કે આપણે જોયું છે કે અચાનક અમુક લોકોને ગુસ્સો આવે છે અચાનક તેઓ રડવા લાગે છે અચાનક હસવા લાગે છે એટલે આવી બધી ઘટનાઓ બને છે આપણે સંતુલન કેવી રીતે બનાવવું તે શીખવું પડશે તેથી લાગણીઓ સારી છે પરંતુ તે વધુ પડતી ન હોવી જોઈએ કે આપણે પ્રતિક્રિયા કરીએ અને આપણે ગુસ્સે થઈ જઈએ વધુ પડતો ગુસ્સો કરીએ અથવા આપણે એટલા દુઃખી થઈ જઈએ કે તે બીજાની સામે રડવા લાગે તેથી આવી બધી બાબતો પર નિયંત્રણ રાખવું જોઈએ ખ્યાલ તમારા વિશે અને સ્વ વિભાવના વિશે ચર્ચા કરીએ મૂલ્યો મારા જીવનમાં મૂલ્ય શું છે મારા જીવનમાં માન્યતા શું છે મૂલ્ય પ્રણાલી મૂલ્ય વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે પરંતુ કેટલાક લોકો માટે મૂલ્ય શું છે મારા જીવનમાં મારું મૂલ્ય એ છે કે હું અર્થપૂર્ણ જીવન જીવવા માંગુ છું હું ખુશ રહેવા માંગુ છું હું ઇચ્છું છું કે હું જે પણ કરું છું તેનો આનંદ માણો અને મને જે મળે છે તેનાથી હું સંતુષ્ટ છું હું મારી જાતને બીજાઓ સાથે સરખાવી રહ્યો નથી આ મારી કિંમત હોઈ શકે છે પરંતુ અન્ય માટે મૂલ્ય અલગ હોઈ શકે છે હું શું ઇચ્છું છું કે મારી પાસે પુષ્કળ પૈસા હોવા જોઈએ સમાજમાં મારો દરજ્જો હોવો જોઈએ મને ઘણા લોકો પસંદ કરે છે હંમેશા લોકોએ મારા વખાણ કરવા જોઈએ તેથી મૂલ્ય વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે પરંતુ આંતરિક મૂલ્ય એવી વસ્તુ છે જે આપણે યોગ્ય રીતે મેળવીએ છીએ જો તેના પર ભાર મૂકવામાં આવે તો કદાચ આપણો આત્મવિશ્વાસ વધે છે અને તે આત્મવિશ્વાસ સાથે આપણે અસરકારક રીતે વાતચીત કરવા માટે વધુ સારી સ્થિતિમાં હોઈ શકીએ છીએ હવે હું સ્વ ભૌતિક સ્વ વિશે થોડું સમજાવીશ એકદમ સ્વસ્થ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ એકદમ સ્વસ્થ શરીરની છબી ધરાવતી હશે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે જાણો છો કે આ શરીર ભગવાનની ભેટ છે આપણે કંઈ કરી શકતા નથી પરંતુ આ શરીરની જાળવણી આપણા હાથમાં છે તમે જે પણ જાણો છો કેટલાક લોકો ખૂબ જ ચરબીવાળા હોય છે કેટલાક લોકો ખૂબ પાતળા હોય છે કેટલાક લોકો ટૂંકા હોય છે કેટલાક લોકોની ઊંચાઈ ખૂબ જ હોય છે તેથી અમુક વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી પણ સાથે સાથે આ શરીરની જાળવણી આપણા હાથમાં છે તમારા શરીરને સ્વસ્થ બનાવવા માટે અમે જવાબદાર છીએ આપણે કેવો ખોરાક ખાઈએ છીએ કેવા પ્રકારની કસરતો કરીએ છીએ શું આપણે સવારે ઉઠીએ છીએ કેવું વર્તન કરીએ છીએ શું આપણે કોઈ ધ્યાન યોગ કરીએ છીએ કોઈ કસરત કરીએ છીએ તેથી આપણા શરીરને જાળવવા માટે આ વસ્તુઓ છે કારણ કે જ્યારે આપણે કોઈને પ્રથમ વસ્તુ જોઈએ છીએ ત્યારે પ્રથમ છાપ તે વ્યક્તિના ચહેરા શરીર શારીરિક તે વ્યક્તિના શરીર તે પણ છે ધારો કે જો કોઈ વ્યક્તિ ટૂંકી છે અથવા કોઈનો રંગ ઘાટો છે અને તે દરેક સમયે એવું વિચારે છે કે હે ભગવાન મારી ઉંચાઈ ટૂંકી છે મારો રંગ ઘાટો છે અને પછી તે અથવા તે કોઈ પ્રકારની હીનતાના સંકુલથી પીડિત હશે અને તે તેના અથવા તેણીના સંચાર વર્તનમાં પ્રતિબિંબિત થશે તેથી આપણે આ પ્રકારના જટિલતા વિશે હંમેશા વિચારતા રહેવું જોઈએ નહીં આપણે જોયું હશે કે અમુક વ્યક્તિઓ એવી હોય છે જે ઊંચાઈમાં ખૂબ જ ટૂંકી હોય છે અને રંગમાં શ્યામ હોય છે પણ જ્યારે તેઓ બોલે છે ત્યારે તેઓ શું બોલે છે તે ઘણું મહત્વનું છે આપણે શરીર વિશેના વ્યક્તિત્વ વિશે અને તે વ્યક્તિના શરીર વિશે ભૂલી જઈએ છીએ વ્યક્તિ કાળી છે કે શ્યામ છે કે ટૂંકી છે કે જાડી છે કે પાતળી છે તેનાથી કોઈ ફરક પડતો નથી તેના અથવા તેણીના સંચાર વર્તન અન્ય વસ્તુઓ કરતાં વધુ મહત્વપૂર્ણ બની જાય છે પરંતુ સામાન્ય રીતે તે ભૌતિક સ્વનું શું થાય છે આપણે આપણા ભૌતિક સ્વ વિશે હીનતા સંકુલ ન હોવી જોઈએ કારણ કે તે મહત્વપૂર્ણ છે ભાવનાત્મક સ્વ લાગણીઓ એ સભાન લાગણીઓ છે જે શારીરિક ફેરફારો સાથે હોય છે જેમ કે ઝડપી ધબકારા સ્નાયુઓમાં તણાવ અથવા રક્ત ખાંડનું સ્તર વધે છે તમે જાણો છો કે ઘણી વખત એવું બને છે કે અંદરથી આપણે ખૂબ ગુસ્સે થઈ જઈએ છીએ અને આપણને ખૂબ જ ખરાબ લાગવા લાગે છે આપણને ખબર નથી પરંતુ જ્યારે પણ આપણે ગુસ્સામાં હોઈએ છીએ જ્યારે આપણે ડિપ્રેશનમાં હોઈએ છીએ જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ આપણા હૃદયના ધબકારા વધી જાય છે આપણું ગળું સુકાઈ જાય છે કદાચ આપણું બ્લડ પ્રેશર વધશે આપણું સુગર લેવલ વધશે અને આ વસ્તુઓ આપણા શરીરમાં થતી હોય છે તો આ પણ તમે જાણો છો એક રીતે આ આંતરવ્યક્તિત્વ સંચારનો એક ભાગ છે તે આપણી અંદર ચાલે છે તેથી તેની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે તે આંતરવ્યક્તિત્વ સંચાર છે આપણી લાગણીઓને કાબૂમાં રાખવા માટે આપણે ટેવો વિકસાવવી પડશે તો પણઅમુક સમયે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે પરંતુ પ્રેક્ટિસ દ્વારા આપણે કરી શકીએ છીએ કારણ કે વાતચીતમાં જે થાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે પ્રથમ વસ્તુ એ થાય છે કે માફ કરશો આપણે જીભ પરનો કાબૂ ગુમાવીશું અને આપણા મનમાં જે આવે તે આપણે ત્યાં બોલીએ છીએ અને પછી પસ્તાવો કરીએ છીએ કે હું કેમ બોલ્યો કારણ કે તલવાર કે ઘા એમ કહી શકાય તેના કરતાં પણ શબ્દો વધુ ખતરનાક છે ઘા રુઝાઈ શકે છે પરંતુ બોલાયેલા શબ્દો કદાચ આપણે તેને પાછો લઈ શકતા નથી તે એક ગોળી જેવું છે જે એકવાર આપણે ગોળી ચલાવીએ છીએ તે પાછું આવી શકતું નથી અમે ઘણી વસ્તુઓ કહેવાનો પ્રયત્ન કરીએ છીએ જેમ કે મને માફ કરજો તે મારી ભૂલ હતી મને ખબર નથી કે તે કેમ અને કેવી રીતે થયું પરંતુ લોકોને સમજાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે વ્યક્તિ સારી વસ્તુઓ ભૂલી શકે છે પરંતુ લોકો સામાન્ય રીતે તેમની સાથે બનેલી કેટલીક ખરાબ બાબતોને ભૂલી શકતા નથી અમે અવલોકન કર્યું છે કે ખૂબ જ સારા મિત્રો અને જેઓ ખૂબ સારા સંબંધમાં છે એક સરસ સવારે અમને લાગે છે કે કંઈક થયું છે સંબંધ તૂટી ગયો છે તેઓ વાત કરી રહ્યા નથી કારણ કે જ્યારે પણ આપણને અન્ય લોકો સાથે સમસ્યા થાય છે ત્યારે શું થાય છે અમે સંચાર બંધ કરીએ છીએ સંચાર ભંગાણ લોકોને વાત કરવી ગમતી નથી અને મહેરબાની કરીને યાદ રાખો કે જો સમાધાનની કોઈ તક હોય જો સંબંધોને વધુ વિકસિત કરવાની અથવા સંબંધો બાંધવાની કોઈ તક હોય તો તે ફક્ત વાતચીત દ્વારા જ બનશે તેથી બંને કિસ્સાઓમાં સંચાર બનાવવો અને તોડવો એ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી સ્વ વિભાવનાઆપણે આપણા વિશે શું વિચારીએ છીએઅને આપણા સ્વખ્યાલની આંતરવ્યક્તિત્વ અને આંતરવ્યક્તિત્વ સંચાર પર મજબૂત અસર પડે છે મેં કહ્યું તેમ આપણે આપણા વિશે અમુક પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ હું કોણ છું હું પણ પરિવાર માટે સમાજ માટે દેશ માટે રાષ્ટ્ર માટે લાયક છું હું કંઈક સારું કરી રહ્યો છું તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે મને પ્રતીષ્ઠા આપશે આપણા ભૂતકાળના અનુભવો પણ મહત્વ ધરાવે છે તમારો ભૂતકાળ તમે તમારા વિશે જે રીતે અનુભવો છો અને તમે જે રીતે અન્ય લોકો પ્રત્યે પ્રતિક્રિયા આપો છો તેને આકાર આપે છે તેથી આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મેં પહેલેથી જ આંતરવ્યક્તિત્વ સંચારની પ્રક્રિયા સમજાવી છે ફક્ત પુનરાવર્તન કરવા માટે કે જે રીતે આપણી પાસે પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધીના આંતરવ્યક્તિત્વ સંદેશાવ્યવહારની પ્રક્રિયા છે તેવી જ રીતે આપણી પાસે આંતરવ્યક્તિત્વ સંદેશાવ્યવહારની પ્રક્રિયા છે કોઈ જોઈ શકે છે કે આપણી પાસે આંતરિક ઉત્તેજના છે આપણી પાસે બાહ્ય ઉત્તેજના છે પછી એક સ્વાગત છે તે ચેતા દ્વારા તમારા શરીરમાં પ્રાપ્ત થાય છે પછી એક પ્રક્રિયા પણ છે ધારો કે આપણી પાસે બે ત્રણ વસ્તુઓ છે ખૂબ સારું ભોજન રાંધવામાં આવી રહ્યું છે ખૂબ સરસ સંગીત વગાડવામાં આવી રહ્યું છે ખૂબ જ સારી ગંધ આવી રહી છે તેથી ખૂબ સારા ફોટોગ્રાફ અથવા ચિત્ર છે તેથી તે પ્રક્રિયા કરવામાં આવી રહી છે એક જે મારા માટે વધુ મહત્વનું છે જે પ્રથમ હશે અને પછી અન્ય લોકો કતારમાં હોઈ શકે છે અન્ય કદાચ પછીના હોઈ શકે છે પછી આ વસ્તુઓ આપણા જ્ઞાનતંતુઓ દ્વારા પ્રસારિત થાય છે અને તે તમારા મગજમાં જાય છે અને તે મુજબ અમને પ્રતિક્રિયા મળે છે આંતરવ્યક્તિત્વ સંચારમાં પ્રતિસાદ પણ મહત્વપૂર્ણ છે કેટલીકવાર જ્યારે આપણે જાહેરમાં અન્યની સામે બોલતા હોઈએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે મારા ચહેરાના હાવભાવ સારા નથી હું નર્વસ થઈ રહ્યો છું અન્ય લોકો શું વિચારશે હું હસું છું પરંતુ તે વાસ્તવિક નથી અને આ પ્રકારનો સંદેશ આપણા મગજમાં જઈ રહ્યો છે અથવા ક્યારેક જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે આપણે કેટલાક શબ્દો બોલીએ છીએ અથવા આપણે ખોટો ઉચ્ચાર કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે ઓહ મને માફ કરશો હું શા માટે માફી માંગુકારણ કે તરત જ આપણને આપણા મગજ દ્વારા પ્રતિસાદ મળી જાય છે કે હા હું કંઈક ખોટું બોલ્યો છું અથવા મારા ચહેરાના હાવભાવ સારા નથી અથવા મારુ સ્મિત કુદરતી રીતે આવી રહયું નથી અને આપણે અંદરથી એડજસ્ટ થવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને અન્યને લાગવું જોઈએ કે તે કુદરતી રીતે આવી રહ્યું છે તેથી હું આ રીતે સમાપન પર આવવા માંગુ છું આંતરવ્યક્તિત્વ સંચાર પરિસ્થિતિઓના કોઈપણ વિશ્લેષણમાં વ્યક્તિના આંતરવ્યક્તિત્વ સંચારને ધ્યાનમાં લેવું આવશ્યક છે તેથી આંતરવ્યક્તિત્વ સંદેશાવ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણું આંતરવ્યક્તિત્વ કંઈ નથી પરંતુ આપણી જાતને સમજવા અને આત્મવિશ્વાસ કેળવવા માટે આપણી અંદર અમુક પ્રકારની આદતો વિકસાવવી જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે જેમ કે સ્વ વિભાવના આત્મસન્માન સ્વ વાસ્તવિકકરણ સ્વ પ્રેરણા અને સ્વ લાગણી વગેરે તેથી સ્વ ભૌતિક વસ્તુઓ જો તમે આ બધી બાબતો વિશે સમજો છો તો આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું આપણે અંદર આત્મવિશ્વાસ વિકસાવીશું અને આ તમારા વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થશે આ આપણા ચહેરા પર પ્રતિબિંબિત થશે અને કદાચ અમે અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે વાતચીત કરવા માટે વધુ સારી સ્થિતિમાં હોઈશું જો આત્મવિશ્વાસ તેની અંદર હશે તો આત્મવિશ્વાસ આપણા આંતરવૈયક્તિક સંચારમાં આવશે પછી ભલે આપણે ઈન્ટરવ્યુમાં બોલતા હોઈએ કે જાહેરમાં બોલતા હોઈએ મીટીંગમાં બોલતા હોઈએ કે જ્યાં પણ આપણે સમાજ અને સામાજિક મેળાવડામાં હોઈએ જો આપણે અંદરથી મજબૂત હોઈએ જો તમને અંદરથી વિશ્વાસ હશે તો અમારું સંચાર વર્તન વધુ સારું વધુ અસરકારક રહેશે અને અમે વધુ સંતુષ્ટ થઈ શકીએ છીએ